રિફલેક્ટર એન્ટેના સિસ્ટમો પરના આ એનપીટીએલ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે પરંતુ આપણે ત્યાં ગયા પહેલા ખરેખર છેલ્લા લેક્ચરમાં કોરુગેટેડ હોર્ન વિશે ચર્ચા કરી હતી તે સમયે હું તમને કેટલાક આકૃતિઓ બતાવવાનું ભૂલી ગયો હતો તેથી કોરુગેટેડ શંકુ હોર્ન આ શંકુ આકાર છે પરંતુ કોરુગેટેડ ભાગ આવા લાગે છે ઇનપુટ ફીડિંગ વિભાગમાં એક ટેપર્ડ વસ્તુ છે અને પછી રેડિએટિંગ ઝોનમાં અથવા અપેર્ચર ની નજીક આ કરચલી છે હવે આ તે છે જેને તમે સાઈડ વ્યુ કહી શકો છો પરંતુ જો આપણે વસ્તુઓને જોઈએ તો ખરેખર કરચલી થાય છે આનો અર્થ એ છે કે તમે કેટલાક ભાગોને ધાતુઓ દૂર કરી રહ્યા છો તેથી આ પ્લાનર સપાટી કરચલી જેવા દેખાય છે તેથી આ સપાટી પરની તે બે સપાટીઓ પર આ કરચલી છે તેનો અર્થ એ કે આ ભાગ ધાતુયુક્ત છે પરંતુ ભાગો વચ્ચે તે જ રીતે અહીં બિન ધાતુ છે તેથી તે સપાટી માટે વિસ્તૃત છે તેથી આ હું તમને કૃપા કરીને અગાઉના વ્યાખ્યાનમાં આ ભાગ ઉમેરવાનું કહીશ હવે આજે આપણે રિફ્લેક્ટર એન્ટેનાથી પ્રારંભ કરીએ છીએ તેથી માઇક્રોવેવ ફ્રીક્વન્સીઝ પર આ મોટે ભાગે એન્ટેનાનો ઉપયોગ થાય છે અને મોટાભાગના સેટેલાઇટ લિંક્સ આ રિફ્લેક્ટર એન્ટેના સિસ્ટમ્સનો ઉપયોગ કરે છે તમે અહીં જોઈ શકો છો તે પરાવર્તક પ્રણાલીની ભૂમિતિ આપણે તેને એક પેરાબોલોઇડલ તરીકે જોઈ રહ્યા છીએ કારણ કે આ ખરેખર શંકુ વિભાગનું પેરાબોલોઇડ છે જે આ અક્ષ વિશે આ પેરાબોલોઇડને ફેરવીને પ્રાપ્ત થાય છે જો આ પેરાબોલાની અક્ષ છે જો તમે તેને ફેરવો છો તો તમને પેરાબોલાઇડ મળે છે તેથી રિફ્લેક્ટર એ પેરાબોલોઇડલ છે પેરાબોલોઇડના કેન્દ્રમાં આપણી પાસે ફીડ હોર્ન છે તેથી હવે કૃપા કરીને આ ડેસ્ડ લાઈનને સમજો કે તે એક પ્લાન કહેવામાં આવે છે કારણ કે ખરેખર જો તમે કોઈ ડીશ એન્ટેના વિશે વિચારો તો તમે બધા જ જોયા છે હવે વિચારો કે જો હું એક ધારથી બીજી ધાર પર લઈ જાઉં જો હું પ્લાનને પેરાબોલાઇડ માટે પ્લાન લઈશ તો તે સરક્યુલર ડિસ્ક હશે તેથી આ એક પ્લાન છે જેને અપેર્ચર અપેર્ચર સપાટી કહેવામાં આવે છે તેથી ખરેખર આ પેરાબોલાઇડ વસ્તુ માટે તે સરક્યુલર ડિસ્ક પ્લાનર ડિસ્ક છે તેથી કિરણો કે જે ગતિથી આગળ વધી રહી છે જો તે પેરાબોલાઇડ થી પ્રતિબિંબિત થયા પછી અહીં જાય છે તો તે અહીં અક્ષની સમાંતર બને છે હવે આ અપેર્ચરનો આ વ્યાસ 2a અથવા ત્રિજ્યા a છે હવે આ એક મહત્વપૂર્ણ ગુણોત્તર છે કારણ કે આપણે જોશું કે આ એફ બાય 2a અથવા એફ બાય ડી જે પરબોલા માટેનું સ્પષ્ટીકરણ છે કારણ કે તે તેના તમામ વિકિરણ ગુણધર્મો નક્કી કરે છે લોકો તેને સામાન્ય રીતે એફ બાય ડી રેશિયો કહે છે હવે આપણે પહેલા શોધી કાઢીએ કારણ કે આપણે અમારું અગાઉ મેળવેલું પરિણામ આપવું પડશે કે જો હું અપેર્ચર ક્ષેત્ર વિતરણ જાણું છું તેનો અર્થ એ કે જો હું આ અપેર્ચર પરના ક્ષેત્ર વિતરણને જાણું છું તો હું તે ક્ષેત્ર શું છે તે કહી શકશે કે આપણે ફ્યુરીઅર ટ્રાન્સફોર્મર પદ્ધતિ દ્વારા જોયું છે તેથી આપણે જાણવું પડશે કે આ અપેર્ચરનું સમીકરણ શું છે હવે આપણે જાણીએ છીએ પેરાબોલા સમીકરણ તેથી હવે મૂળભૂત ભૂમિતિથી આપણે આ વસ્તુની ભૂમિતિ મેળવીશું તેથી ડ્રોઇંગના અન્ય ભાગો હું પછીથી કહીશ તેથી હું એમ કહી શકું છું કે ચાલો હું એક પેરાબોલા દોરી શકું અને આ તેનો પોઇન્ટ છે ચાલો આપણે કહીએ કે હું o ને કોલિંગ કરું છું અને ધારો કે અહીંથી મને કિરણોત્સર્ગ આવે છે કે જે કિરણો ફોકલ પ્લેનમાં આવી રહ્યો છે અને બિંદુ જ્યાં સમાંતર કિરણ ફોકલ પ્લેનને મળે છે તેને પોઇન્ટ ક્યૂ તરીકે અને આ પોઇન્ટ મને કહેવા દો પી જ્યાં રે હિટ છે હવે પેરાબોલાના બેઝિક પર થી જો તમને યાદ હોય કે અંતર ફોકસ પોઇન્ટ થી શંકુ વિભાગ પરના કોઈપણ બિંદુ પર જે હંમેશાં સતત હોય છે જો તમે શંકુ વિભાગોને યાદ કરો કે જેમાં બે ફોકસ છે તેથી એક બિંદુથી જો તમે તે બે પોઇન્ટ અંતરના ફોકસ ને ઉમેરો છો ધારો કે મારી પાસે લંબગોળ છે અને તેમાં તમને ખબર છે બે ફોકસ છે તેથી આ પોઇન્ટ છે તેથી આ બંને અંતરનો સરવાળો હંમેશાં ફોકસના બમણા જેટલો હોય છે તેથી અહીં તે જ વસ્તુ આપણે કહી શકીએ કે ઓપી પ્લસ પીક્યુ જે સતત બે વાર f ની બરાબર છે હવે તમે ભૂમિતિથી જોઈ શકો છો કે આ ખૂણો થેટા છે તેથી જો આ કિરણો અથવા આ અંતર r છે તો આ r કોસ થેટા હશે તેથી હું મૂકી શકું છું કે r પ્લસ આર કોસ થીટા બરાબર 2 f અથવા r બરાબર 2 f બાય 1 વત્તા કોસ થેટા છે અથવા હું કહી શકું છું કે આ એફ સેક સ્ક્વેર થેટા બાય 2 છે તેથી આ આ r છે તેનો અર્થ એ કે જો હું અહીં આર લઈશ તો અનુરૂપ થેટા મારે કહેવું પડશે અને આ સમીકરણ સંતુષ્ટ થશે તેથી મૂળભૂત રીતે પેરાબોલોઇડ એ આ બિંદુ r નું સ્થાન છે સામાન્ય રીતે હોર્નને ફીડ તરીકે પ્રાથમિક ધ્યાન પર મૂકવામાં આવે છે હવે અહીં ખરેખર તે માટેનું વિશ્લેષણ આપણે માની લઈશું કે આ એક માઇક્રોવેવ વસ્તુ છે આપણે માની લઈએ છીએ કે રે ઓપ્ટિક્સ જેનો મેક્સવેલMaxwell'sના સમીકરણથી મજબૂત પાયો છે ખરેખર સર જગદીશ બોઝે સાબિત કર્યું કે ઓપ્ટિક્સ મેક્સવેલના સમીકરણને પણ પ્રથમ વખત સાબિત કરયુ છે કારણ કે મેક્સવેલ સ્પષ્ટ રીતે કહ્યું નોતું તેમણે ફક્ત સંભવત યોગાનુયોગ આ કાયદાઓ સાથે જોડ્યા છે જે મને મળ્યું છે કે તે ઓપ્ટિક્સ માટે પણ માન્ય છે પરંતુ સર જે બોઝેSir J Bose તે સાબિત કર્યું તેથી અમે આ ક્ષેત્રોમાં રે ઓપ્ટિક્સની મદદ લઈશું અને તે જોવામાં આવ્યું છે કે તે કાયદા અહીં મૂકશે નહીં કારણ કે આ પછી મેળવેલા પરિણામો સંપૂર્ણ રીતે પ્રાયોગિક અવલોકનો સાથે મેળ ખાય છે તેથી સંબંધિત પરિણામો જે હું લઈશ તે કહેવામાં આવે છે કે સ્થાનિક રીતે તમામ તરંગો પ્લેન તરંગો છે ખરેખર રે ઓપ્ટિક્સમાં આ સારું છે કારણ કે તેઓ તરંગ લંબાઈ ખૂબ ઓછી છે પરંતુ અહીં પણ આપણે સ્થાનિક રીતે બધી કિરણો ધારીશુ તેથી પ્રથમ વસ્તુ એ છે કે તરંગો એક કિરણમાં મુસાફરી કરે છે જે આપણે અહીં પણ ધારીશું ખરેખર ટ્યુબ ઓફ રે કારણ કે આપણી પાસે બીમ છે તેથી તેથી જ ટ્યુબ ઓફ રે અને સ્થાનિક રૂપે તેઓ સમાંતર માધ્યમમાં કિરણો સાથે પ્લેન તરંગ અને પ્રસાર સીધી રેખા તરીકે વર્તે છે મીડીયમ ની વચ્ચેની સીમા પર તે સ્નેલના કાયદાSnell's law અનુસાર ટેન્જેન્ટ પ્લેન માં પ્રતિબિંબિત થાય છે અને ફ્રેસ્નલ રિફ્લેક્શન ગુણાંક સારી છે પાવરને ફ્લક્સ ટ્યુબમાં વહેતા તરીકે જોવામાં આવે છે અને જો ફ્લક્સ ટ્યુબ સંપૂર્ણ રીતે સંચાલિત સપાટીથી પ્રતિબિંબિત થાય છે તો પ્રતિબિંબિત ફ્લક્સ ટ્યુબમાં પાવર બરાબર છે જે ઇન્સીડેંટ ફ્લક્સ ટ્યુબમાં છે આ તે બધા પરિણામો છે જે તમે જાણો છો ફક્ત હું એમ કહી રહ્યો છું કે ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્રો ફ્લક્સ ટ્યુબ સાથે પરિવહન થાય છે ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્ર કિરણો માટે પરસ્પર લંબરૂપ અને ઓર્થોગોનલ છે કારણ કે કિરણો એ પ્રસારની દિશા છે ત્યારથી તે પ્લેન તરંગો છે તેથી ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્ર આના માટે ઓર્થોગ્નલ છે અને પેરાબોલાઇડ સપાટી માટે ફોકસ થી બધી કિરણો અક્ષની સમાંતર બનવા માટે પ્રતિબિંબિત થાય છે કિનારીઓ પર કિરણો વિખેરાઇ જાય છે પરંતુ અમે આ વિશ્લેષણમાં વિખેરી નાખવાની અસરની અવગણના કરીશું મેં પહેલેથી જ કહ્યું હતું કે અપેર્ચર એ સપાટીની સામે આ કિસ્સામાં ગોળ ડિસ્ક છે તે એક પ્લેન છે હવે આ બધા કહ્યા પછી મારો વાસ્તવિક ઇરાદો એ છે કે આપણે પહેલાથી જ હોર્ન એન્ટેના જોયો છે તો આ આપણે ત્રિજ્યાને જાણીએ છીએ આપણે ફીડ હોર્નની રેડિયેશન પેટર્ન જાણીએ છીએ પરંતુ પરાવર્તક દ્વારા કિરણોત્સર્ગ ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે તેની ગણતરી કરવા માટે આપણે આ અપેર્ચર પર આ ક્ષેત્રનું વિતરણ શોધવાની જરૂર છે તેથી અમે હવે જોડીએ છે કે જો હું ફીડની આ પાવર રેડિયેશન પેટર્ન જાણું છું તો અપેર્ચર ક્ષેત્રનું વિતરણ શું હશે આ આપણું પહેલું કાર્ય હશે પણ તે પહેલાં હું તમને બે સ્લાઇડ્સ બતાવવા માંગુ છું મેં શું કહ્યું કે ફ્લક્સ ટ્યુબનું પ્રતિબિંબ જો તમારી પાસે પ્લેન રિફ્લેક્ટર છે તો આ ઇન્સીડેંટ ફ્લક્સ ટ્યુબ છે અને તે પછી આ રીફ્લેક્ટેડ ફ્લક્સ ટ્યુબ છે મેં જે કહ્યું તે આ કેન્દ્રિય કિરણ છે ત્યાં અન્ય કિરણો છે આ બે ધારની કિરણો છે તેથી તમે જુઓ છો કે E અને H ક્ષેત્ર તેઓ ઓર્થોગોનલ છે તેથી ઇ એચ અને રે તેઓ ત્રિપુટી બનાવે છે તેથી આ ન રિફ્લેક્ટર છે પરંતુ આપણી પાસે ન રિફ્લેક્ટર નથી તેથી મારે આગળની સ્લાઇડ્સ જોવી પડશે તેથી અમારું કેસ આ રીતે થશે કે આપણી પાસે કોઈ ઇન્સીડેંટ ટ્યુબ છે પછી તે ઇન્સીડેંટ ટ્યુબ એક કિરણ બતાવ્યા પ્રમાણે અહીં જશે પરંતુ ખરેખર અહીં પણ ટ્યુબ હશે અને ઇન્સીડેંટ ટ્યુબ વસ્તુ અને રીફ્લેક્ટેડ ટ્યુબ ટોટલ પાવર કે જેનું સંરક્ષણ થવું જોઈએ કારણ કે આ આપણે એક સંચાલન સપાટી હોવાનું માની રહ્યા છીએ તેથી તે સાથે હું ફરીથી અહીં પાછા જાઉં છું હવે તમે જુઓ કે ખરેખર ત્યાં બે માર્ગો છે જેના દ્વારા આ પેરાબોલાઇડ રીફ્લેક્ટર નું વિશ્લેષણ કરી શકાય છે એક એવી રીત છે કે હું કહી રહ્યો છું કે અપેર્ચર ક્ષેત્રની હું ગણતરી કરીશ અને અપેર્ચર ક્ષેત્રમાંથી આપણે જાણીએ છીએ કે દૂરનું ક્ષેત્ર વગેરે શું છે તે આપણે છેલ્લાં પ્રવચનોમાં લીધેલા અભ્યાસ પરથી લીધું પરંતુ એવા લોકો પણ છે જે કહે છે કે હું આ પેરાબોલાઇડ રીફ્લેક્ટર પર શોધી શકું છું કે કરંટ શું છે કારણ કે આ અપેર્ચરની સમસ્યા નથી કારણ કે આ એક વાસ્તવિક પેરાબોલાઇડ વાહક સપાટી છે તેથી મને અહીં કન્ડકશન કરંટ મળી શકે છે અને તેમાંથી હું તે વસ્તુ પણ શોધી શકું છું જે બંને પદ્ધતિઓ છે આને ઇન્ડ્યુસ્ડ કરંટ મેથડ કહેવામાં આવે છે જેના દ્વારા એન્ટેનાનું વિશ્લેષણ કરવામાં આવે છે તેથી તે આ અપેર્ચર પણ કરી શકાય છે તેથી જ આપણે અહીં જઈએ છીએ તેથી આપણે અપેર્ચર ક્ષેત્રની પદ્ધતિ લઈશું કારણ કે તે અમને તે સમજાવવા માટે મદદ કરશે કે આપણે પ્લાનર એન્ટેના વગેરે માટે શું મેળવ્યું છે તેથી તે માટે હું રજૂ કરુંછું કે જી થેટા ફાઈ એ ફીડની પાવર એન્ગ્યુલર કિરણોત્સર્ગ પેટર્ન છે આ ફોકસ પર આ ખરેખર હોર્ન એન્ટેના છે અમે હોર્ન નથી કહી રહ્યા કારણ કે ત્યાં બીજી વસ્તુઓ પણ હોઈ શકે છે પરંતુ મોટે ભાગે તે તમામ કેસોમાં તે ચાલુ છે તેથી g θ φ એ પાવર એન્ગ્યુલર છે કારણ કે હું કહું છું કે તે થેટા ફાઈ ની દ્રષ્ટિએ વ્યક્ત થયેલ છે તેથી શું હું એમ કહી શકું છું કે g θ φ બાય આર સ્કેવેર એ ફીડ દ્વારા ફેલાયેલ પાવર પર યુનિટ એરિયા છે હવે એન્ગ્યુલર વિડ્થ ડી થેટા ડી ફાઇની ફ્લક્સ ટ્યુબમાં રિફલેક્ટર પરની પાવર ઘટના શું છે તમે જુઓ છો કે હું કહું છું કે આપણી પાસે આ હવે છે આ ડી થેટા છે અને અઝીમુથલ પ્લેનમાં ડી ફાઇ હશે તેથી તે ટ્યુબમાં કેટલી પાવર છે જેને P i theta phi કહેવામાં આવે છે તેથી હું સરળતાથી ગણતરી કરી શકું છું કારણ કે હું આ જાણું છું તેથી Piθ φ એ gθ φ બાય આર સ્કેવેર એ એન્ગ્યુલર સ્ટીપ ના ક્ષેત્રમાં છે અને હું એમ કહી શકું છું કે તે વિસ્તાર શું હશે એક હશે આર સાઈન થેટા ડી થેટા બીજો આર ડી ફાઇ હશે તો પછી આ ખરેખર મળી ગયું છે તમે જોશો કે આ r રદ થઈ જશે હવે ઓપ્ટિક્સના લોગમાંથી આ સમાન પાવર આ રિફલેકટેડ ફ્લક્સ ટ્યુબમાં દેખાવી આવશ્યક છે અને રિફલેકટેડ ફ્લક્સ ટ્યુબ માટે તમે તે જોયું તો માની લો કે આ ડી થેટા ડી ફાઈ આ પાવર અહીં ગઈ છે આ તે ટ્યુબ ઇન્સીડેંટ ટ્યુબ છે હવે જ્યારે તે પ્રતિબિંબિત થાય છે ત્યારે તમે જુઓ છો કે મારી પાસે કંઈક છે જેમ કે તે ભાગ રોકશે જો હું કહું છું કે કેન્દ્રથી અંતર આ ચલ ρ છે આ એક નળાકાર પ્રકારની વસ્તુ બની જાય છે તેથી હું એમ કહી શકું છું કે d rho d phi કારણ કે હવે ત્યાં કોઈ થેટા નથી કારણ કે આ હવે સીધી કિરણો બની ગઈ છે તેથી d rho d phi માં d rho દિશામાં d rho d phi આ બે પરિમાણોના ભિન્નતા તેનામાં જે પણ શક્તિ હોય તે સમાન હોવી જોઈએ તેથી હું કહી શકું છું કે અપેર્ચર સપાટી પર પહોળાઈ ડી rho ના રિફલેકટેડ ફ્લક્સ ટ્યુબમાં સમાન પાવર દેખાવી આવશ્યક છે તેથી હું કહી શકું છું કે આ બરાબર હોવું જોઈએ અને તે માટે માની લો કે તે અપેર્ચર સપાટી પર એકમ ક્ષેત્રે વીજ ઘનતા ઉત્પન્ન કરે છે તે સપાટી પર અપેર્ચર ક્ષેત્ર દીઠ પાવર ઘનતા ઉત્પન્ન કરશે અને મને તે કહેવા દો અથવા મને તે બદલવા દો મને આ Pρ φ કહેવા દો પાવર ઘનતા અથવા એકમ ક્ષેત્ર દીઠ પાવરની ઘનતા પ્રતિબિંબિત થાય છે ચાલો હું કહું છું કે ક્ષેત્ર દીઠ પાવર એ પહોળાઈ ડી rho ની અંદરની અપેર્ચર સપાટી પર પ્રતિબિંબિત થાય છે અને એજીમુથ ડી ફાઇમાં એન્ગ્યુલર સ્પ્રેડ થાય છે તેથી હું એમ કહી શકું છું કે Pρ φ પછી rho d phi અને d rho આ કુલ શક્તિ છે તે Piθφ ની બરાબર હોવી જોઈએ તેથી હું કહી શકું છું કે આ Piθφ પહેલેથી જ મેં બતાવ્યું છે કે તે gθφ sin theta d theta d phi છે તેથી ચાલો હું Pρφ લખીશ અને ρ ની જગ્યાએ રદ કરવા માટે હું લખું છું ρ શુ છે જે આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે તે કંઈ નથી પરંતુ r sin theta છે તો r sin theta d rho d phi is g θ φ sin theta d theta d phi કે મારી સમસ્યા હલ કરે છે તેથી હું એમ કહી શકું છું કે ρ પણ r sin theta સમાન છે તેથી ચાલો હું આ પહેલા સરળ કરું તો આ છે Pρ φ g theta phi 1 by r d theta d rho હવે આ d rho d theta નું મૂલ્યાંકન કરવાની જરૂર છે હું જાણું છું કે ρ અને θ વચ્ચે શું સંબંધ છે તેથી મારી પાસે rho બરાબર r sin theta છે તો d rho d theta પણ 2f હશે r sin theta એટલે કે હું r વેલ્યુ મૂકી શકું છું હું 2f મૂકી શકું છું તેથી તે સ્થિર બને છે નહીં તો r એ એક ચલ છે પરંતુ 2f sin theta દ્વારા 1 વત્તા કોસ થેટા હવે તમે આના સંદર્ભમાં તફાવત કરો છો જે 2f બાય 1 વત્તા કોસ થેટા બની જાય છે તેથી હવે તમે તે મૂકો તેઓ આટલા છે તો Pρ φ મેળવો તમારી પાસે કંઈક 2f 1 વત્તા કોસ થીટાની જરૂર છે હવે કેટલાક બીજગણિત મેનીપ્યુલેશન તેથી હું કહી શકું છું 1 પ્લસ કોસ થેટા બાય સાઈન થેટા એ 2f બાય ρ બાય છે તેથી તમે લખી શકો છો કે 1 plus cos theta whole square minus sin square theta by 1 plus cos theta whole square plus sin square theta એ f square minus ρ square by 4f square plus ρ square પણ હશે આપણી પાસે 11 plus cos theta plus 2f તેથી તે બધા જો આપણે આખરે મૂકીએ તો હું Pρ φ એ gθ φ 16f સ્કેવેર બાય 4f square plus ρ square તેથી આ તે અભિવ્યક્તિ છે જે હું શોધી રહ્યો હતો કે અપેર્ચર પર પાવરની ઘનતા શું છે હું gθ φ જાણું છુંબીજું બધું જુઓ છો તે સતત છે તેથી કોઈ વિશિષ્ટ rho પર જો તમે મને પૂછો કે તે મૂલ્ય મૂકવા માટેની શક્તિની ઘનતા શું છે જે હું તમને કહી શકું છું તેનો અર્થ એ કે પાવર અપેર્ચર પરના બધા પોઇન્ટ પર જે એક પરિપત્ર ડિસ્ક છે હવે હું પાવરની ઘનતાને જાણું છું તેથી મારું ρ 0 થી a અથવા 0 થી a બદલાય છે અથવા તમે વત્તા a થી માયનસ a કહી શકો છો તેથી મેં મૂક્યું અને મને મળી ગયું હવે હું એન્ટેના પરના પાવર વિતરણને જાણું છું હવે અહીંથી અમે કેટલીક વસ્તુઓ લઈશું જે તમે જોયું છે કે તે હંમેશા સારી રહે છે અથવા આપણે તે જોયું નથી પરંતુ કૃપા કરીને નોંધ લો કે સમયના અભાવને કારણે અમે તે કર્યું નથી જો અપેર્ચર સમાનરૂપે પ્રકાશિત થાય છે જે અમને મહત્તમ કિરણોત્સર્ગ આપે છે તેનો અર્થ એ કે રેડિયેશન એ વ્યાપક બાજુની દિશા અને શિખરોમાં છે ખરેખર એરે સિદ્ધાંતની કલ્પનાથી તમે જોઈ શકો છો કે જ્યારે આપણે સમાનરૂપે એરે તત્વોને પ્રકાશિત કરીએ છીએ ત્યારે તમને એક ટોચ પણ મળે છે અન્ય કિસ્સાઓમાં તમને મળતું નથી કારણ કે બધા સતત ઉમેરવામાં આવે છે વિતરિત ફેશનમાં તે જ વસ્તુ છે કે જો તમે સમાન તબક્કા વિતરણ સમાન કંપનવિસ્તાર સાથે સમાનરૂપે પ્રકાશિત થશો તો તમને વિશાળ બાજુએ ખૂબ ઉત્તમ વસ્તુ મળે છે તેથી તે હંમેશાં ઇચ્છનીય છે કારણ કે તે તમને મહત્તમ ડાયરેક્ટિવિટી વસ્તુ આપે છે હંમેશા તે સ્વપ્ન છે તેથી જો હું P theta rho ph એક બનાવવા માંગું છું તો gθ φ પર મારી શું જરૂરિયાત છે અહીંથી તમે જોઈ શકો છો કે gθφ આ સેકંડ પાવર 4 થીટા બાય 2 પ્રમાણસર હોવું જોઈએ ફક્ત તમે તેને આ ખૂણો લાવશો કારણ કે આ બાબતો ખરેખર આ સંબંધ છે કે 1 plus cos theta by 2f ખરેખર એંગલ મૂકીને અથવા તમે કહી શકો છો કે બીજી રીતે જુઓ કે gθ φ ધારો કે ફીડ એકસરખી છે ફીડ તમને એકસરખી કિરણોત્સર્ગ આપે છે તે પછી P rho phi આ 16f સ્ક્વેર બાય 4 ફાઈ સ્ક્વેર એફ સ્ક્વેર જે પ્રમાણમાં કંઈ નથી પરંતુ 1 plus cos theta whole square છે આપણે તે જોશું તેથી તે છે તેથી હું તમને લખીશ અન્યથા તમે કે જો g θ φ સતત હોય તો આ અભિવ્યક્તિમાંથી P ρ φ બને 1 plus cos theta whole square જે 4 cos 4 theta by 2 છે તેથી તે કહે છે કે અપેર્ચર સમાનરૂપે પ્રકાશિત થતું નથી તેથી ત્યાં એક વિતરણ છે અને મહત્તમ અપેર્ચર ક્ષેત્ર ક્યાં છે જે સ્પષ્ટ પાવર છે જે છે દેખીતી રીતે theta પર 0 ની બરાબર છે તેથી અપેર્ચરની કિનારીની મધ્યમાં સરખામણી કરો તેનો અર્થ એ કે અહીં મને મહત્તમ રેડિયેશન મળે છે અને અહીં મને ન્યૂનતમ રેડિયેશન મળે છે તેથી આને પ્રતિબિંબિત શબ્દ લોકો કહે છે કે કંપનવિસ્તારમાં એક ટેપર છે જો આપણી પાસે હોય તો હવે આ ઇચ્છનીય નથી તેના બદલે આપણે બીજી વસ્તુ ઇચ્છનીય છે કે આપણે Pθ φ સતત રાખવા માંગીએ છીએ તેથી તમારા g θ φ તેનો અર્થ એ કે ફીડ પેટર્ન જે sec 4 theta by 2 દ્વારા પ્રમાણસર હોવી જોઈએ હવે તમે તે gθ φ sec 4 theta by 2 નો અર્થ શું છે તેનો અર્થ એ કે for θ એ 0 ની બરાબર છે તેનો અર્થ એ કે કેન્દ્રીય સ્થાન પર sec theta 1 છે અને અન્ય સ્થાનો માટે જેનો અર્થ એ છે કે તે ખૂબ જ હાઈ છે હવે તે છે જે ખરેખર થશે તેનો અર્થ એ કે આપણે જે કહીએ છીએ કે આ 90 ડિગ્રી દિશાઓમાં તેની ખૂબ જ શક્તિ છે તેથી અને આનો અર્થ એ છે કે અહીં એકદમ ઓછી શક્તિ ઓછામાં ઓછું અહીં ફેલાવું અને તેથી આપણે જોશું કે આપણે આપીશું કે ઘણી શક્તિ ગુમાવશે પરાવર્તક તે શક્તિને અટકાવી શકશે નહીં જેને સ્પીલ ઓવર લોસ કહેવામાં આવે છે અમે સ્પીલ ઓવર લોસ પછી કહીશુ તેથી તે ખૂબ ઇચ્છનીય નથી તેથી તેનો અર્થ એ છે કે આ મહત્તમ છે પરંતુ આ ઇચ્છનીય નથી અને વ્યવહારીક રીતે આપણે તે કરી શકતા નથી કારણ કે તે સ્પીલ ઓવર લોસ થી વધુ પ્રસરશે તેથી તે ચોક્કસપણે અમને ખૂબ હાઈ દિશા નિર્દેશન આપશે આ પસંદગી જો હું બનાવું તો મને ખૂબ હાઈ ડિરેક્ટિવિટી મળશે પરંતુ કાર્યક્ષમતા તેઓ તે નિર્દેશનને મારી નાખશે તેથી તેથી જ આપણે જોઈશું કે આ કરવામાં આવ્યું નથી અને અહીં પણ હું કહીશ કે એન્ગલ શું છે કારણ કે તમે જોશો કે હું આ પેરાબોલાઇડ રીફ્લેક્ટર ને આ phi by 2 પર આવી શકું છું પરંતુ અમે તે કરતા નથી કારણ કે પછી આપણું અપેર્ચર ખૂબ નાનું થઈ જાય છે તેથી ચોક્કસ એન્ગલ સુધી તે ત્યાં છે તેથી તેને એન્ગ્યુલર અપેર્ચર કહેવામાં આવે છે જેનો અર્થ છે કે જો મારી પાસે પેરાબોલાઇડ છે તો આ એન્ગલ ને પીએસઆઇ અથવા પીએસઆઇ બાય 2 કહેવામાં આવે છે એનો અર્થ એ છે કે પેરાબોલાઇડ નું એન્ગ્યુલર અપેર્ચર એ પીએસઆઈ છે તેથી તે સમયે ρ નું મૂલ્ય શું છે ρ આત્યંતિક પોઇન્ટ અથવા પેરાબોલાઇડની ધાર પર ρ ચોક્કસપણે તેમના a ની બરાબર છે અને તે 2f sin psi by 2 by 1 plus cos psi by 2 પેરાબોલિએડલ સમીકરણ છે તો આ કંઈ નથી પરંતુ 2f tan phi by 4 તેથી મેં કહ્યું કે મૂળભૂત રીતે તમે જુઓ છો કે આ પીએસઆઈ આખી વસ્તુનું સંચાલન કરે છે તેથી આ વસ્તુ લોકો પણ કેટલીકવાર f દ્વારા d d નો અર્થ 2f નો ઉલ્લેખ કરીને આ સમગ્ર વસ્તુનો ઉલ્લેખ કરે છે તેથી એફ દ્વારા 2a એ શું છે by 4 cot psi by 4 તેથી કેટલીકવાર જો એન્ગ્યુલર અપેર્ચર એ f દ્વારા ડી રેશિયો નિર્દિષ્ટ કરવામાં આવે છે તો હું શોધી શકું છું કે પેરાબોલાઇડ નું એન્ગ્યુલર અપેર્ચરશું છે હવે હું અહીં કહીશ કે આખરે આપણે જોશું કે કંપનવિસ્તાર ટેપર આ અપેર્ચર ક્ષેત્રમાં કંપનવિસ્તાર ટેપર શું છે આ નિર્દેશન ઘટાડે છે કારણ કે આ બીમની પહોળાઈ વધારે છે તેથી ડાયરેક્ટિવિટી ઘટાડે છે તેથી તે ઇચ્છનીય નથી પરંતુ કંપનવિસ્તાર ટેપર આ અપેર્ચર ક્ષેત્રમાં પણ બાજુના લોબ સ્તરને ઘટાડે છે જેને આપણે પછી બતાવીશું તેથી હવે આ સમસ્યા છે આ ડિઝાઇનર્સની સમસ્યા છે કે મારે કેટલું કંપનવિસ્તાર ટેપર આપવું પડશે કારણ કે એક બાજુ તે નિર્દેશન ઘટાડે છે બીજી બાજુ બાજુના લોબ સ્તરને નીચે મૂકે છે હવે કોઈ કોમ્યુનિકેશન સમસ્યામાં સામાન્ય રીતે આ બાજુ લોબ સ્તરમાં ઘટાડો વધુ મહત્વપૂર્ણ છે તેનો અર્થ એ કે જો તમારી પાસે નજીકમાં કોઈ દખલ છે તો તમારે તે સ્થાન પર સાઇડ લોબ મૂકવું છે જે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તમે આટલા નથી ખાસ કરીને કૉમ્યૂનિકેશનમાં નિર્દેશન અથવા એસ પૂરતી છે તેથી ડિરેકટીવીટી એ કોઈ ચિંતા નથી કે તમે ઓછા લાભ પણ સહન કરી શકો છો તેથી તે સાબિત થયું છે પરંતુ ત્યાં રડાર પ્રકારની એપ્લિકેશનોમાં ડિરેકટીવીટી મુખ્ય વસ્તુ છે અને સામાન્ય રીતે તેઓ ધ્યાનમાં લેતા નથી તેઓ અન્ય લોકોની દખલ અંગે ચિંતા કરતા નથી તેથી ત્યાં ખરેખર આ બાબત છે કે ટેપરનું મહત્તમ મૂલ્ય શું છે જેથી હું મહત્તમ વસ્તુ મેળવી શકું પરંતુ આ વસ્તુ ગુણાત્મક રીતે હંમેશાં યાદ રાખે છે કારણ કે આ મૂંઝવણ છે જેમાં ડિઝાઇનર હંમેશા જુએ છે આ મહત્વપૂર્ણ છે હવે હું ખરેખર એન્જિનિયરિંગના આપણા આખા અભ્યાસ સાથે સમાધાન કરું છું ખરેખર આગળનાં વ્યાખ્યાનો ખરેખર હશે કે કોઈ ઇજનેર આ વચ્ચે તે સમાધાન કેવી રીતે કરે છે તેથી હું તેને અહીં પૂર્ણ કરું છું હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે જોશું આપણને અપેર્ચર ક્ષેત્ર મળ્યું છે અમે તરત જ શોધી શકીએ કે આ એન્ટેનાનું ડાયરેક્ટિવિટી શું છે